શુભેચ્છાઓ મોડ્યુલ 3 યુનિટ 12 સૂચનામાં સમસ્યા આધારિત અભિગમ માં આપનું સ્વાગત છે પહેલાના મોડ્યુલમાંઆપણે સૂચના પ્રત્યેના પ્રોજેક્ટ આધારિત અભિગમ એક અભિગમ કે જે પરિણામ આપે છે અથવા વિદ્યાર્થીઓ ને પ્રોજેક્ટ આધારિત શિક્ષણની સુવિધા આપતા અભિગમ ને સમજયા છીએ આ એકમમાં આપણે એન્જિનિયરિંગ શિક્ષણમાંનો એક લોકપ્રિય અભિગમ સૂચના પ્રત્યે સમસ્યા આધારિત અભિગમને સમજીશું જો આપણે આ અભિગમો પ્રોજેક્ટ આધારિત અભિગમ સમસ્યા આધારિત અભિગમ અનુભવ અભિગમ નાં ઉદભવ ની પૃષ્ઠભૂમિ પર નજર નાખો તો અમે જોયું કે સંદર્ભ એ છે કે આ દિવસોમાં એન્જિનિયરિંગ શિક્ષણ ખૂબ જ દબાણ હેઠળ છે બધા હોદ્દેદારો પાસેથી અપેક્ષાઓ ખૂબ ઝડપથી બદલાઈ રહી છે ઉદ્યોગ માન્યતા સંસ્થાઓ અને સામાન્ય રીતે સમાજની માંગ છે કે એન્જિનિયરિંગ સ્નાતકો પ્રોગ્રામના અંતમાં ફક્ત તકનીકી જ્ઞાનને જ યાદ રાખે નહી પરંતુ તેમણે ઉચ્ચ ક્રમની યોગ્યતાઓની રજૂઆત પણ કરવી જોઈએ આ અપેક્ષાઓ બધા હિતધારકો પાસેથી વધુ ને વધુ કડક બની રહી છે આ અપેક્ષાઓમાં નેશનલ બોર્ડ એક્રેડેટિએશન દ્વારા નિર્દિષ્ટ કરેલા પ્રોગ્રામ પરિણામોમાં દર્શાવવામાં આવી છે તેમાં વ્યાવસાયિક અભ્યાસના પાસાઓ જેવા કે સંદેશાવ્યવહાર ટીમ વર્ક આજીવન શિક્ષણ વગેરેનો સમાવેશ થાય છે આ બધા પરિણામો પણ ખૂબ જ નોંધપાત્ર બની રહ્યા છે જો તમે તેને ફક્ત તકનીકી યોગ્યતાના પાસાથી જુઓ ત્યાં પણ એનબીએ દ્વારા નિર્ધારિત પ્રોગ્રામ પરિણામોમાં સમસ્યા નિર્માણ જટિલ એન્જિનિયરિંગ સમસ્યાઓનું નિરાકરણ સંશોધન સાહિત્ય વગેરેનો સમાવેશ થાય છે વધુમાં સ્વ નિરીક્ષણ સ્વ નિયમનકારી શિક્ષણ સહિતની જ્ઞાનાત્મક પ્રક્રિયાને ખૂબ મહત્વ આપવામાં આવે છે વર્તમાન કાર્યસ્થળોમાં અને વિદ્યાર્થીઓને આ દિશામાં તેમની ક્ષમતાઓમાં સુધારો કરવાની તકો મળતી નથી વાસ્તવિક વ્યવસાયમાં આવતી મોટાભાગની સમસ્યાઓ ઝાંખી ખુલ્લા અંત વાળી અને જટિલ છે ઉદ્યોગની હાલની માંગ ભારપૂર્વક જણાવે છે કે વિદ્યાર્થીઓને આવી વાસ્તવિક સમસ્યાઓ હલ કરવાની તાલીમ આપવામાં આવે જેમાં સમસ્યા અસ્પષ્ટ હોય ત્યાં એન્જીનિયરિંગની શરતોમાં સમસ્યા ઘડવાનું કૌશલ્ય શામેલ હશે આ ચિંતાઓ પર ઇજનેરી શિક્ષણ અંગેના પરંપરાગત અભિગમો દ્વારા ધ્યાન આપી શકાતું નથી ઉપર જણાવેલ પડકારોને પહોંચી વળવા સંસ્થાઓ પ્રોજેક્ટ આધારિત સૂચના સમસ્યા આધારિત સૂચના અને અનુભવ આધારિત સૂચના સહિત અન્ય અભિગમો તરફ વળી રહી છે આપણે છેલ્લા એકમમાં પ્રોજેક્ટ આધારિત સૂચના વિશે ચર્ચા કરી અને અમે આ એકમમાં સમસ્યા આધારિત સૂચના જોશું અને અનુભવ આધારિત સૂચના આગામી એકમમાં જોઈશું 'સમસ્યા આધારિત અભિગમ' શબ્દનો ઉપયોગ આજકાલ અનેક વ્યાપક અર્થમાં કરવામાં આવી રહ્યો છે હકીકતમાં પ્રોજેક્ટ આધારિત અભિગમ સાથે પણ આપણે આવી સમાન પરિસ્થિતિ જોઇ ઘણાં વિવિધ અમલીકરણો સમાન નામ મેળવે છે અહીં પણ ઘણાં વિવિધ અભિગમો કેટલાક વિશિષ્ટ અમલીકરણો સમસ્યા આધારિત અભિગમ તરીકે નામકરણ કરેલા છે કેટલીકવાર આ શબ્દનો ઉપયોગ પૂછપરછ આધારિત અભિગમ સક્રિય શિક્ષણ અભિગમ પ્રાયોગિક અભિગમ જેવા શબ્દો સાથે સાથે થાય છે આગળ સમસ્યા આધારિત શિક્ષણ એ સાહિત્યનો સૌથી સામાન્ય શબ્દ છે અમે સમસ્યા આધારિત સૂચનાનો ઉપયોગ આ અર્થમાં કરીએ છીએ કે તે સૂચનાનો એ અભિગમ છે જેમાં વિદ્યાર્થીઓ સમસ્યા આધારિત શિક્ષણનું પરિણામ મેળવે છે આ તે જ વિચાર છે જેનો આપણે પ્રોજેક્ટ આધારિત સૂચના સાથે ઉપયોગ કર્યો છે એટલે કે સૂચના તરફનો અભિગમ જે સુવિધાઓ અથવા વિદ્યાર્થીઓના પ્રોજેક્ટ આધારિત શિક્ષણમાં પરિણમે છે અને પીબીઆઈમાં અમારો અર્થ એ છે કે સૂચના પ્રત્યેનો અભિગમ જે વિદ્યાર્થી દ્વારા સમસ્યા આધારિત શિક્ષણને સરળ બનાવે છે અથવા પરિણામ આપે છે સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે પીબીએલ પ્રોબ્લેમ બેસ્ડ લર્નિંગ તેમજ પીબીઆઈ સૂચના માટે સમસ્યા આધારિત અભિગમ એ કાર્યક્ષમતા પર મૂલ્યની અસરકારકતા દર્શાવે છે આપણે જોઇશું કે પીબીઆઈ નો ભારતમાં એન્જિનિયરિંગનાં સંદર્ભોમાં અમલ કરવો કંઈક અશક્ય છે હકીકતમાં તેઓ જણાવે છે કે વિશ્વભરની ઘણી સંસ્થાઓમાં પણ પીબીઆઈનો અમલ એટલો અસરકારક નહીં હોય પરંતુ અહીં ધ્યાન કેન્દ્રિત અસરકારકતા પર છે તેઓને આશા છે કે પીબીઆઈ દ્વારા વિદ્યાર્થીઓ વધુ સારી રીતે શિક્ષણ મેળવશે ઐતિહાસિક રીતે પીબીઆઈ તબીબી શિક્ષણના સંદર્ભમાં વિકસાવવામાં આવી હતી 1969 માં મેકમાસ્ટર યુનિવર્સિટી કેનેડામાં અને પીબીઆઈનાં પ્રારંભિક દિવસોમાં તબીબી વ્યવસાય સાથે સંબંધિત ક્ષેત્રોમાં તેનો વ્યાપ વધુ હતો સૂચના પ્રત્યે સમસ્યા આધારિત અભિગમ માટેની ઘણી વ્યાખ્યાઓ છે પરંતુ એક સારી વર્તમાન વ્યાખ્યા એ છે કે પ્રગતિશીલ સક્રિય લર્નિંગ અને લર્નર કેન્દ્રીત અભિગમ જ્યાં અસંગઠિત સમસ્યાઓનો ઉપયોગ શીખવાની પ્રક્રિયા માટે પ્રારંભિક બિંદુ અને એન્કર તરીકે થાય છે ચાવીરૂપ શબ્દોમાંથી એક તે છે કે અમે અસંરચિત સમસ્યાઓથી પ્રારંભ કરીએ છીએ અને તે શીખનાર કેન્દ્રિત છે અને તે સક્રિય શિક્ષણ પણ છે "સમસ્યા આધારિત શીખવાની નવીનતા 21 મી સદીમાં પાવર લર્નિંગમાં સમસ્યાઓનો ઉપયોગ કરવો" તે આ લેખ છે જ્યાં આ ખાસ સંદર્ભ આપવામાં આવે છે અન્ય સમાન માન્ય વ્યાખ્યાઓ છે પરંતુ આ બધામાં સક્રિય શિક્ષણ શીખનાર કેન્દ્રિત અભિગમ અને સૌથી અગત્યની અસંગઠિત સમસ્યા છે કે જેની સાથે તપાસ શરૂ થાય છે તેના પર ભાર મૂકવામાં આવશે જેમ જેમ મેં કહ્યું છે તે તબીબી શિક્ષણ અને તેનાથી સંબંધિત ક્ષેત્રોમાં ખૂબ પ્રખ્યાત છે અને તે વિસ્તારોમાં તેનો ખૂબ ઉપયોગ કરવામાં આવ્યો છે પરંતુ તેનો ઉપયોગ અન્ય ઘણા કાર્યક્રમોમાં જેવા કે એન્જિનિયરિંગ આર્ટ્સ માનવતા વ્યવસાય સંચાલન કાયદા સહિતના ઘણા અન્ય ડોમેન્સમાં કરવામાં આવી રહ્યો છે સમસ્યા આધારિત અભિગમ માટેના મુખ્ય સિદ્ધાંતો આપણે સમસ્યાનું જે આધારિત ડોમેન હોય મેડિકલ અથવા વ્યવસાયિક વહીવટ વ્યવસાયિક સંચાલન અથવા ઇજનેરી ત્યાં સમસ્યા આધારિત અભિગમ ને અમલમાં મૂકવાનો પ્રયાસ કરી રહ્યા હતા સમસ્યા આધારિત અભિગમ માટે આ ખૂબ જ વ્યાપક સાર્વત્રિક ચાવીરૂપ સિદ્ધાંતો છે ચોક્કસ પરિસ્થિતિ પર આધાર રાખીને ત્યાં ચોક્કસ ભિન્નતા હોઈ શકે છે હવે પછીના ભાગમાં આપણે આ કેટલાક ફેરફારો પર એક નજર કરીશું પરંતુ સમસ્યા આધારિત અભિગમ માટેના સાર્વત્રિક ચાવીરૂપ સિદ્ધાંતો આ છે શીખનારાઓએ અધિકૃત સમસ્યાઓ ઘડવી અને પ્રદાન કરવી અહીંનો ચાવીરૂપ શબ્દ 'અધિકૃત સમસ્યાઓ' છે અને સમસ્યાઓ હેતુપૂર્ણ પરિણામો સાથે સુસંગત હોવી જોઈએ અને ક્રોસ શિસ્ત વિચારસરણીને પ્રોત્સાહન આપવી જોઈએ સાંકડા વિચારોમાં સીમિત રહેવાને બદલે તેઓએ ક્રોસ શિસ્ત વિચારસરણીને પ્રોત્સાહન આપવું જોઈએ બીજો મુખ્ય સિદ્ધાંત એ છે કે'શિક્ષક શીખનારની જ્ઞાનાત્મક કુશળતા અને તેની સમસ્યા હલ કરવાની ક્ષમતાઓના વિકાસ માટે સહાયક શિક્ષકની ભૂમિકા ભજવે છે ' અમે ટૂંક સમયમાં આ બધા સિદ્ધાંતો પર વિસ્તૃત વર્ણન કરીશું ત્રીજો સિદ્ધાંત એ છે કે આકારણી કે જે શીખવાના લક્ષ્યોને માન્ય કરે છે તેનો ઉપયોગ કરવો આવશ્યક છે અને ચોથો સિધ્ધાંત ભણતરના અનુભવથી મેળવેલા મુખ્ય ખ્યાલોને મજબૂત કરવા માટે સંપૂર્ણ રીતે સાંકળવા અધિકૃત સમસ્યાઓ સમસ્યાઓએ જ્ઞાનાત્મક માંગો જે પર્યાવરણ સાથે સુસંગત છે તેને પ્રતિબિંબિત કરવી જોઈએ જેના માટે શીખનારાઓને તૈયાર કરવામાં આવી રહ્યા છે બીજા શબ્દોમાં કહીએ તો આપણે તેવી અપેક્ષા રાખીએ છીએ કે વિદ્યાર્થીઓ જે પ્રકારની સમસ્યાઓનો સામનો કરે તે જ્યારે તેઓ ખરેખર તેમના વ્યવસાયમાં પ્રવેશ કરે છે અને તેમને સામનો કરવો પડે છે તેવી સમસ્યાઓ હોવી જોઈએ આ કહેવા માટે નથી કે સમસ્યા સમાન હોવી જોઈએ પરંતુ જ્ઞાનાત્મક પ્રકૃતિ એકદમ સમાન હોવી જોઈએ તેથી જ અમે તેમને અધિકૃત સમસ્યાઓ તરીકે ઓળખીએ છીએ સમસ્યાઓ તેમનો જ્ઞાનાત્મક સ્વભાવ અને આ સમસ્યાઓનો જ્ઞાનાત્મક સ્વભાવ સમાન છે જેનો જ્યારે તેઓ તેમના વ્યવસાયમાં પ્રવેશ કરશે ત્યારે લોકો સામનો કરે છે સમસ્યા ઢીલી માળખાગત હોવી જોઈએ શીખનારાઓએ તેમના વ્યવસાયમાં જે પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે તેનો સામનો કરવા માટે તે સક્ષમ હોવા જોઈએ અને આપણે જાણીએ છીએ કે વાસ્તવિક જીવનમાં લગભગ બધી સમસ્યાઓ શરૂ થવાની સૂચના આપવામાં આવે છે ખરાબ માળખાગત સમસ્યાઓનો સામનો કરવા માટે શીખનારાઓને તાલીમ આપવી જ જોઇએ શીખનારાઓને વ્યક્તિગત રીતે અને એક ટીમ તરીકે પડકારવા માટે સમસ્યા જટિલ હોવી જોઈએ તે જ સમયે જો સમસ્યાઓ એટલી મુશ્કેલ બની જાય કે શીખનારાઓ તેમની પ્રેરણા ગુમાવે તો તે પ્રતિકૂળ બનશે અમે તે પાસા પર પણ ચર્ચા કરીશું પરંતુ તે મહત્વનું છે કે સમસ્યા શીખનારાઓને પડકારવા માટે પૂરતી જટિલ હોવી જોઈએ સમસ્યાઓ સમકાલીન હોવી જોઈએ અને વિદ્યાર્થીઓને ઉત્સાહિત કરવા માટે સમર્થ હોવી જોઈએ તે પીબીઆઈનું બીજું મહત્વનું લક્ષણ છે ડોમેન સાથેની સમસ્યાઓ તેમજ ડોમેનની સમસ્યાઓ પ્રશિક્ષક દ્વારા પસંદ કરેલ શિક્ષણના પરિણામો અનુસાર પસંદ કરવામાં આવે છે અને તે પછી વિદ્યાર્થીઓને સામાન્ય રીતે સોંપવામાં આવે છે તેનો અર્થ એ કે સમસ્યાઓ પસંદ કરવાના સ્તર પર નિયંત્રણ પ્રશિક્ષક સાથે સુયોજિત કરે છે પ્રશિક્ષક દ્વારા ડોમેન્સ તેમજ ડોમેનની સમસ્યાઓ પસંદ કરવામાં આવે છે પીબીઆઈ ઉચ્ચ વિચારની વિચારસરણીને ટેકો આપવા માટે રચાયેલ છે અને ખૂબ મૂળભૂત કુશળતા શીખવવા માટે તે યોગ્ય નથી જેનો અર્થ એ છે કે વિદ્યાર્થીઓ ઉચ્ચ વિચાર ક્ષમતાઓની માંગ સાથે સમસ્યાઓ શરૂ કરે તે પહેલા જરૂરી હોય તો સૂચના તરફના સીધા અભિગમનો ઉપયોગ કરીને આવશ્યક મૂળભૂત કુશળતા તેમને અગાઉ શીખવવામાં આવવી જોઈએ પીબીઆઈ ઉચ્ચ વિચારની વિચારસરણીને ટેકો આપવા માટે રચાયેલ છે સમસ્યા સાથે સંકળાયેલી પ્રક્રિયા શરૂ કરવા માટે શીખનારાઓને થોડું જ્ઞાન હોવું આવશ્યક છે પ્રશિક્ષકે પ્રત્યક્ષ અભિગમ સહિત અન્ય અભિગમોનો ઉપયોગ કરીને કેટલીક પ્રારંભિક સૂચના પ્રદાન કરવી પડી શકે છે અને પ્રક્રિયા શરૂ કરવા માટે શિક્ષકે શીખવાની સામગ્રી પ્રદાન કરવાની રહેશે પીબીઆઈની સફળતા માટે પ્રશિક્ષકની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે જેમ કે પ્રોજેક્ટ આધારિત સૂચનાઓ માં પણ પ્રશિક્ષકની ભૂમિકા સામગ્રી પ્રદાતા તરીકે નહીં શિક્ષણના સહાયક તરીકે છે હકીકતમાં પીબીઆઈમાં સામાન્ય દર્શન છે કે શિક્ષક સંબંધિત ડોમેનના નિષ્ણાત પણ ન હોઈ શકે પરંતુ શિક્ષકે વિદ્યાર્થીઓની પ્રવૃત્તિઓને સરળ બનાવવી જોઈએ તેથી શિક્ષક પણ ડોમેનના નિષ્ણાત ન હોઈ શકે ભૂમિકા કોચની પણ નથી તે મુખ્યત્વે કોઈ શિક્ષકની ભૂમિકા છે શીખનારાઓ તેમનું કાર્ય વહેલા બંધ ન કરે તેની ખાતરી કરવા માટે શિક્ષકે વારંવાર તપાસ કરવી જ જોઇએ વિદ્યાર્થીઓ દ્વારા પહોંચેલા નિષ્કર્ષ પર સવાલ શીખનારાઓ દ્વારા કરવામાં ધારણાઓ પર સવાલ કરવા સંદર્ભો શીખનારાઓ દ્વારા ઉપયોગમાં લેવાય છે આ બધાને શિક્ષક દ્વારા વારંવાર અને ફરીથી પૂછપરછ કરવી આવશ્યક છે શું આ ધારણા સાચી માન્ય છે શું તમે એકઠા થયા છો તેવા પુરાવા દ્વારા આ નિષ્કર્ષને સમર્થન આપી શકાય છે આ પ્રકારની પૂછપરછ ખાતરી કરશે કે વિદ્યાર્થીઓ છીછરા દલીલોને બદલે ઉંડી કુશળતાનો ઉપયોગ કરીને સમસ્યા સાથે સંકળાયેલા છે શિક્ષક શીખનારાઓને જ્ઞાનાત્મક સ્તરે વિચારવાનું સૂચન કરે છે અને સ્વ નિયમનકારી શિક્ષણના વિકાસને ટેકો આપે છે આ તે કુશળતા પણ છે જે પીબીઆઈ સાથે બઢતીમાં મળે છે શીખનારાઓ તેમની પોતાની પ્રગતિનું નિરીક્ષણ કરવા તેમની પોતાની શીખવાની પ્રવૃત્તિઓનું નિયમન કરવા અને તેમની પોતાની ધારણાઓનું વિશ્લેષણ ટીકા કરવા માટે સમર્થ હોવા જોઈએ પ્રશિક્ષકે જૂથની પ્રક્રિયા પર જ ધ્યાન કેન્દ્રિત કરવું આવશ્યક છે ત્યાં ઘણી પ્રવૃત્તિઓ છે જે એક જૂથ તરીકે કરવામાં આવે છે પરંતુ એક જૂથનો ખ્યાલ કદાચ શીખનારાઓ માટે આરામદાયક ન પણ હોય તેથી તેને પ્રશિક્ષક સરળ બનાવી તેમણે જૂથના બધા શીખનારાઓની ભાગીદારી સુનિશ્ચિત કરવા જૂથ પ્રક્રિયા પર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે બધા શીખનારાઓ સમસ્યા વિષેની તેમની સમજણ સમસ્યા હલ કરવાની પ્રક્રિયા સંશોધનમાંથી એકત્રિત કરેલી માહિતી અને સમસ્યાનાં નિરાકરણના કાર્ય અને સૂચિત સમાધાનની તેની સુસંગતતા વિશે સ્પષ્ટતા કરવા માટે સક્ષમ હોવા જોઈએ મહત્વનો મુદ્દો એ છે કે જૂથના તમામ શીખનારાઓએ આ કુશળતા પ્રાપ્ત કરવી આવશ્યક છે કારણ કે આ બધુ એ કુશળતાનો ભાગ છે જે શીખનારાઓએ પીબીઆઈ દ્વારા પ્રાપ્ત કરવાની છે સમજણની અભિવ્યક્તિ એકત્રિત કરેલી માહિતીની સુસંગતતા તે પ્રક્રિયા જેના દ્વારા માહિતી એકત્રિત થઈ છે આ બધી બાબતો જૂથના દરેક સભ્ય દ્વારા સ્પષ્ટ થવી આવશ્યક છે એવું નથી કે જૂથનો એક પ્રવક્તા છે અને તે જ વ્યક્તિ આ બધા નિષ્કર્ષો વ્યક્ત કરે છે જૂથના દરેક સભ્યએ સહભાગી બની આ મંતવ્યો વ્યક્ત કરવા આવશ્યક છે અને પ્રશિક્ષકે આ પ્રક્રિયાને સરળ બનાવવી આવશ્યક છે જ્યારે સમસ્યા કંટાળાજનક અથવા શીખનારાઓને હતાશ કરતી હોય ત્યારે પ્રશિક્ષક પણ સમજવા માટે સમર્થ હોવા જોઈએ જો સમસ્યા એટલી જટિલ છે અને જરૂરી માહિતી ખરેખર ઉપલબ્ધ નથી કે જે સરળતાથી શીખનારાઓને મળી શકે શક્ય છે કે અમુક તબક્કે શીખનારાઓ રોકાય જાય તેઓને કંટાળો આવે છે અથવા તેઓ હતાશ થઈ જાય છે અને તેઓ સમસ્યા સાથે સંકળાયેલી આવશ્યક ઉત્કટતા ગુમાવવાનું શરૂ કરે છે પ્રશિક્ષક શીખનારાઓના આ મનોબળને સમજવા માટે સમર્થ હોવા જોઈએ અને જો આવી પરિસ્થિતિ ઉtભી થવાની સંભાવના છે તો પ્રશિક્ષકે તે મુજબની સમસ્યાનું નિયંત્રણ કરવું જોઈએ કદાચ માહિતીના અમુક ભાગોમાં સીધું અથવા થોડું થોડું પ્રદાન કરી શકે છે સમસ્યાની અસ્પષ્ટતા અથવા સમસ્યાની જટિલતાને ટાળો આ કંઈક અંશે મુશ્કેલ છે પરંતુ પીબીઆઈ સફળ થાય તે માટે આ સુનિશ્ચિત કરવું જરૂરી છે અન્યથા વિદ્યાર્થીઓ ખરેખર રોકાય જાય રુચિ ગુમાવી દે અને પછી આખી પ્રક્રિયા નિષ્ફળ થઈ શકે તેથી જ્યારે સમસ્યાનું જૂથ નિરાશાજનક થાય છે ત્યારે પ્રશિક્ષક તેમની નજીક અને સમજાવવા માટે સમર્થ હોવા આવશ્યક છે આના માટે પ્રશિક્ષક દ્વારા સંપૂર્ણ પ્રક્રિયાની ખૂબ નજીકથી દેખરેખ રાખવી જરૂરી છે આકારણી આપણે આકારણી સારાંશ અને સારાત્મક બંને નો ઘણી વાર ઉલ્લેખ કર્યો છે કે જે શિક્ષણ પ્રણાલીમાં એક મહત્વપૂર્ણ પ્રવૃત્તિ છે પરંતુ પીબીઆઈમાં તે ખાસ કરીને મહત્વપૂર્ણ અને જટિલ છે મૂલ્યાંકન હેતુવાળા પરિણામો માટે આ ગોઠવવું આવશ્યક છે અને આપણે સંબંધિત ડોમેનમાં જ્ઞાન અને કૌશલ્ય તેમજ સમસ્યા હલ કરવાની કુશળતાનું મૂલ્યાંકન કરવું જોઈએ ટીમ જે પ્રક્રિયા દ્વારા પસાર થઈ રહી છે વ્યક્તિગત રોકાયેલા વિદ્યાર્થીઓ નું પ્રતિબિંબ જ્ઞાનાત્મક વિચારસરણી આ તે બધા પાસા છે કે જેના મૂલ્યાંકન કરવાની જરૂર છે અને આ ચોક્કસપણે એક જટિલ પ્રક્રિયા છે વિદ્યાર્થી ટીમો દ્વારા પ્રસ્તુત અંતિમ સમાધાનનું અનુરૂપ મૂલ્યાંકન આના માટે નિષ્ણાતની અથવા નિષ્ણાતોની ટીમો ની જરૂર પડી શકે છે અને દેખીતી રીતે આપણને યોગ્ય રૂબ્રિક્સની જરૂર છે કારણ કે પ્રશિક્ષક ખરેખર કોઈ ડોમેન નિષ્ણાત હોઈ શકે નહીં અથવા વિદ્યાર્થી ટીમ દ્વારા સૂચવવામાં આવેલ ઉકેલને માન્ય કરવા કે નહીં તે નક્કી કરવા માટે કેટલાક નિષ્ણાતનો અભિપ્રાય જરૂરી છે કેટલીકવાર બાહ્ય લોકોને બેસીને વિદ્યાર્થીઓ દ્વારા સૂચિત ઉકેલનું મૂલ્યાંકન કરવા આમંત્રણ આપવું પડી શકે છે પ્રતિબિંબીત સામયિકો જાળવવા જેવી પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓને તાલીમ આપવાની જરૂર પડી શકે છે વિદ્યાર્થીઓ દ્વારા જાળવવામાં આવેલા પ્રતિબિંબીત જર્નલ દ્વારા વિદ્યાર્થીઓની જ્ઞાનાત્મક પ્રક્રિયાની આકારણી કરી શકાય છે તેઓ સમસ્યાનું નિરાકરણ કરવાની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યા છે તે વિચારસરણી કે જે વિદ્યાર્થીઓ કરે છે તે તર્કશાસ્ત્ર કે તેઓ રોજગારી આપી રહ્યા છે જે રીતે તેઓ તેમના જ્ઞાનને સમર્થન આપી રહ્યા છે આ બધી બાબતોનું દરેક શીખનારે લેખિત જર્નલમાં રેકોર્ડ કરવું આવશ્યક છે અને કેટલીકવાર વિદ્યાર્થીઓ આવા જર્નલો જાળવવાની પ્રક્રિયાથી પરિચિત ન હોઈ શકે ટીમો સમસ્યા હલ કરવાની પ્રક્રિયા શરૂ કરે તે પહેલાં પ્રશિક્ષકોએ તેમને પ્રતિબિંબીત જર્નલ જાળવવા વિશે થોડી તાલીમ આપવી પડી શકે છે અને આ કેટલાક મુદ્દાઓ અગાઉના મોડ્યુલોમાં પણ ચર્ચા કરવામાં આવ્યા હતા સૂચના પ્રત્યે પ્રોજેક્ટ આધારિત અભિગમ હોવા છતાં અમે જોયું કે પ્રતિબિંબીત સામયિક જાળવણી માટે વિદ્યાર્થીઓને જાણ કરવી પડી શકે છે અને કેટલીકવાર વિદ્યાર્થીઓને આવા સામયિક જાળવણીની કળામાં તાલીમ લેવી પડી શકે છે આ પ્રકારની આકારણી પદ્ધતિના સંદર્ભમાં સંસ્થાઓમાં અનુભવો અલગ અલગ હોય છે કોઈ અનન્ય રીત નથી સંસ્થાઓએ તેમના માટે યોગ્ય આકારણી પદ્ધતિઓ વિકસિત કરવાની જરૂર છે કે તેમના માટે શું કામ કરે છે તેઓએ સમયાંતરે નિર્ણય લેવો પડશે જેઓ પ્રથમ વખત પીબીઆઈનો અમલ કરે છે તેમના માટે બીજી ઘણી અગત્યની પ્રવૃત્તિ જે ઘણી વખત ફેકલ્ટી દ્વારા અવગણવામાં આવે છે તે છે ડિબ્રીફિંગ કારણ કે મોટાભાગે એન્જિનિયરિંગ શિક્ષણમાં આપણે ખરેખર આ ડિબ્રીફિંગ પ્રક્રિયાથી ખૂબ પરિચિત નથી કેટલીકવાર જો સંસ્થાઓને પીબીઆઈ સાથે પૂરતો અનુભવ ન હોય તો તેને અવગણવામાં આવે છે પીબીઆઈના બધા વ્યવસાયિકોએ તેમના અનુભવ અને તેમના અહેવાલોમાં આ મુદ્દા પર ભાર મૂક્યો છે કે ડિબ્રીફિંગ છોડવું જોઈએ નહીં પીબીઆઈના ફાયદાઓ સમજવા માટે તે જરૂરી છે દાવો એ છે કે આ શીખનારાઓને તેઓ જે શીખ્યા છે તે ઓળખવા મૌખિક અને મજબૂત કરવા માટે મદદ કરે છે શીખનારાઓને પહેલાંના જ્ઞાન સાથે નવા જ્ઞાનને એકીકૃત કરવામાં સહાય કરે છે ડિબ્રીફિંગ હેતુઓ માટે પ્રશિક્ષકોએ તે શીખવાની પ્રવૃત્તિ દરમિયાન કરવામાં આવેલી ચર્ચા માં તમામ શિક્ષણને આવરી લેતા પ્રશ્નો પૂછવા આવશ્યક છે નોંધ કરો કે જ્યારે શીખવાની પ્રવૃત્તિ થઈ રહી છે ત્યારે પ્રશિક્ષક ટીમો સાથે નજીકથી સંપર્કમાં છે પ્રશિક્ષક ખરેખર શું થઈ રહ્યું છે તેનું નિરીક્ષણ કરી રહ્યા છે શું થઈ રહ્યું છે તેના પર નોંધો બનાવે છે આ અવલોકનો અને નોંધોનો ઉપયોગ કરીને પ્રશિક્ષકો ડિબ્રીફિંગ સત્ર દરમિયાન પૂછાતા પ્રશ્નો તૈયાર કરે છે અને તેઓ ખાતરી કરે છે કે ટીમમાં દરેક જણ આ પ્રશ્નોના જવાબ આપે છે શીખનારાઓને પ્રોત્સાહિત કરો કે સંકલન પછી ખ્યાલ નકશા સાથે પણ તેમના શિક્ષણનું ચિત્રણ કરે વિચાર એ છે કે ડિબ્રીફિંગ દરમિયાન અમે વિદ્યાર્થીઓને અગાઉના જ્ઞાન સાથે નવાજ્ઞાનને એકીકૃત કરવામાં મદદ કરીએ છીએ અને ત્યાં જ પીબીઆઈ તરફથી મળેલા લાભો એકીકૃત થાય છે તેથી આ એક ખૂબ જ મહત્વપૂર્ણ પગલું છે જો તમે જેના માટે આપણે ચર્ચા કરી છે તેના પર ધ્યાન આપશો તો આપણે સૂચના તરફના પ્રોજેક્ટ આધારિત અભિગમ જેની અગાઉના એકમમાં આપણે ચર્ચા કરી હતી તેની સાથે કેટલીક સમાનતાઓ જોઈ શકીએ તે સાચું છે કે આ બંને અભિગમોમાં કેટલીક સામાન્ય પદ્ધતિઓ સમાન છે પરંતુ તે જ સમયે તે અલગ પણ છે એવા મુદ્દાઓ છે કે જેના પર કેટલાક તકરાર છે કેટલીક બાબતોમાં તેઓ એકદમ અલગ છે તબીબી શિક્ષણમાં સમસ્યા આધારિત અભિગમ ખૂબ જ લોકપ્રિય બન્યો છે શું તે એન્જિનિયરિંગ શિક્ષણ જ્યાં પણ તેઓએ અમલમાં મૂક્યા છે જેટલું લોકપ્રિય અને સફળ બન્યું છે સાહિત્યમાં કેટલાક કેસ સ્ટડીઝ ઉપલબ્ધ છે જ્યાં સંસ્થાઓએ સમસ્યા આધારિત અભિગમ તેમજ પ્રોજેક્ટ આધારિત અભિગમો લાગુ કર્યા છે જો તમે તેમને જુઓ તો જોઈ શકાશે કે પીબીઆઈનો મૂળ ઉપયોગ તબીબી શિક્ષણમાં છે અને તે અને તે સંબંધિત ક્ષેત્રોમાં વ્યાપકપણે વપરાઇ રહ્યું છે ઇજનેરી કાર્યક્રમોમાં તેનો ઉપયોગ એટલો વ્યાપક લાગતો નથી કે તેમ છતાં આપણે સાહિત્યમાં કેટલાક નોંધપાત્ર અભ્યાસની જાણ કરી છે પરંતુ જે રીતે તે તબીબી શિક્ષણ અને વ્યવસાયિક વહીવટ અથવા વ્યવસાય સંચાલન શિક્ષણ માં ફેલાવો ધરાવે છે તે રીતે તે ઇજનેરી શિક્ષણ માં ફેલાયેલ હોય એવું લાગતું નથી તે ડોમેન બિઝનેસ મેનેજમેન્ટ માં પણ પીબીઆઈનો ઉપયોગ મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે ઇજનેરી કાર્યક્રમોમાં તુલનાત્મક રીતે તેની સાચી ભાવનામાં પીબીઆઈ લોકપ્રિય બન્યું હોય તેવું લાગતું નથી ત્યાં અન્ય કેટલાક અભિગમો છે જે પીબીઆઈના નામથી ચાલે છે પરંતુ પીબીઆઈ તેના ખરા અર્થમાં એન્જિનિયરિંગ કાર્યક્રમોમાં એટલું લોકપ્રિય બન્યું હોય તેવું લાગતું નથી એન્જિનિયરિંગ શિક્ષકો સામાન્ય રીતે સમસ્યા આધારિત અભિગમ કરતાં પ્રોજેક્ટ આધારિત અભિગમ પસંદ કરે છે આ એવું કહેવા માટે નથી કે પ્રોજેક્ટ આધારિત અભિગમમાં વિદ્યાર્થીઓ સમસ્યાનું નિરાકરણ લાવી રહ્યાં નથી પરંતુ કેન્દ્ર થોડું અલગ છે બંને અભિગમો અનુભવલક્ષી છે અને તેથી ઘણી સુવિધાઓ સરખી છે પરંતુ તે અભિગમ અલગ છે તમે કેટલાક મુદ્દાઓ પર નજર નાખો જેમાં તેઓ એકદમ અલગ પડે છે અન્ય મુદ્દાઓ છે કે જેના પર તેઓ જુદા પડે છે પરંતુ આ તે મુદ્દા છે જ્યાં તફાવતો નોંધપાત્ર છે તેઓ આ અભિગમોના પરિણામોને અસર કરે છે પ્રથમ ખૂબ મહત્વનું છે પ્રોજેક્ટ મેનેજમેન્ટ સિદ્ધાંતો આ પ્રોજેક્ટ આધારિત સૂચનામાં વિદ્યાર્થીઓ દ્વારા હસ્તગત અને દર્શાવવા માટેના મહત્વપૂર્ણ જ્ઞાન અને કુશળતા માનવામાં આવે છે વિદ્યાર્થીઓએ સમજવું જોઇએ કે પ્રોજેક્ટ મોનિટરિંગ સિસ્ટમો કેવી રીતે સેટ કરવી કેવી રીતે લક્ષ્યો સ્થાપિત કરવા પ્રોજેક્ટ શેડ્યૂલ કેવી રીતે તૈયાર કરવું આ બધી પ્રકારની કુશળતા છે જે પ્રોજેક્ટ મેનેજમેન્ટની વિસ્તૃત કેટેગરી હેઠળ આવે છે અને આ એનબીએ દ્વારા નિર્દિષ્ટ એક પીઓ પણ છે અને આ સૂચના તરફના પ્રોજેક્ટ આધારિત અભિગમમાં એક મહત્વપૂર્ણ ભાગ રચે છે પરંતુ સૂચના નાં સમસ્યા આધારિત અભિગમની આ મુખ્ય લાક્ષણિકતા નથી કારણ કે તે પ્રોજેક્ટ તરીકે સંપૂર્ણ પ્રવૃત્તિને જોતી નથી તે જ્ઞાનની શોધની જેમ વધુ છે પ્રોજેક્ટ મેનેજમેન્ટ સિદ્ધાંતો પ્રોજેક્ટ આધારિત અભિગમનું મુખ્ય લક્ષણ છે જ્યારે તે સમસ્યા આધારિત અભિગમનું મુખ્ય લક્ષણ નથી પછી જો તમે પ્રક્રિયા તરફ ધ્યાન આપો સૂચના પ્રત્યેની સમસ્યાનો આધારિત અભિગમ પ્રશ્ન પૂછવાનાં ચક્રનો ઉપયોગ કરે છે માહિતી એકત્રિત કરે છે સમાધાનને સુધારે છે ચર્ચા કરે છે સમસ્યાને ફરીથી ફેરવે છે તેનો અર્થ એ કે સિદ્ધાંતમાં પ્રક્રિયા વર્ગખંડમાં અમલમાં મૂકી શકાય છે આપણી પાસે એક ગોળ ટેબલ હોઈ શકે છે જેની આસપાસ વિદ્યાર્થીઓ બેસે છે અને તેઓ એકત્રિત કરેલી માહિતીની ચર્ચા કરે છે પછી તેઓ જુએ છે કે તે સમસ્યા સુધી કેટલી હદ સુધી સંબંધિત છે પછી તેઓ જુએ છે કે શું આ માહિતીના આધારે તેઓ ઉકેલ લાવી શકે છે શું તેઓ ઉકેલનો બચાવ કરી શકે છે જો ઉકેલમાં ગાબડાં છે તો આગળ કઈ માહિતી જરૂરી છે તેઓ આ બધી બાબતોની નોંધો બનાવે છે તેઓ પાછા જાય છે અને વધુ માહિતી એકત્રિત કરવાનું શરૂ કરે છે અને પછી તેઓ વધુ પ્રશ્નો પૂછવાનું શરૂ કરે છે તે પ્રશ્નો પૂછવાનું માહિતી એકત્રિત કરવાનું સમાધાનને સુધારવાનું વધુ ચર્ચા કરવા સમસ્યાનું પુનરાવર્તન કરવાનું એક ચક્ર છે બીજી બાજુ પ્રોજેક્ટ આધારિત સૂચનાનું કેન્દ્ર અલગ છે એક તબક્કે પ્રોજેક્ટનાં નિર્માણને પ્રધાન્ય છે જેના પરિણામે ઉત્પાદન થાય છે તેનો અર્થ એ કે પ્રગતિ ચોક્કસ તબક્કાઓમાંથી પસાર થવી આવશ્યક છે જરૂરિયાત પૂર્ણ થવી જ જોઇએ ડિઝાઇન પૂર્ણ થવી જ જોઇએ જરૂરી સામગ્રી ભેગી કરવી જ જોઇએ પ્રોટોટાઇપ બનાવવો આવશ્યક છે અલબત્તજેના પર કોઈ કામ કરે છે તે પ્રોજેક્ટ ક્યાં પ્રકારનો છે તે પર આધારીત છે કે પરંતુ પ્રોજેક્ટનું સ્વરૂપ ગમે તે હોય તેનું ધ્યાન તે પ્રોજેક્ટ પૂર્ણ થવા પર છે તે કોઈ આર્ટિફેક્ટ અથવા સોફ્ટવેર પેકેજમાં અથવા સંમતિપૂર્ણ ફોર્મેટનાં ઉકેલમાં પરિણમવું આવશ્યક છે તેથી પ્રોજેક્ટના સમાપ્તિ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે જ્યાંરે પીબીઆઈમાં સમસ્યા હલ કરવા માટે જ્ઞાન પ્રાપ્ત કરવા પર કેન્દ્રિત છે પ્રોજેક્ટ આધારિત અભિગમ શીખકર્તાઓને જ્ઞાન અને કુશળતા લાગુ કરવા માટે લાયક બનાવવા માટે સક્ષમ કરી રહ્યું છે જે વપરાશકર્તાની જરૂરિયાતોને સંતોષે છે તેથી આપણે જોઈ શકીએ છીએ કે સ્વ શિક્ષણ વગેરેમાં જોડાયેલા વિદ્યાર્થીઓમાં કેટલીક સમાનતાઓ હોવા છતાં ત્યાં નોંધપાત્ર તફાવત છે અંતિમ પરિણામ સૂચના પ્રત્યેની સમસ્યા આધારિત અભિગમમાં આપણી પાસે જુદી જુદી પસંદગીઓ હોઈ શકે છે વિદ્યાર્થીઓની ટીમો માટે ઉકેલ મેળવવા ખરેખર શક્ય છે તે સ્પષ્ટ કરીને બતાવવું આવશ્યક છે કે તે અગાઉ લીધેલા નિર્ણયોને પૂર્ણ કરે છે પ્રોજેક્ટ આધારિત અભિગમના કિસ્સામાં પુરાવો છેવટે જે આર્ટિફેક્ટ ઉત્પન્ન થાય છે તેને અગાઉની નક્કી કરેલી આવશ્યકતાઓને સંતોષવો જ જોઇએ જ્યાંરે સૂચનાનો સમસ્યા આધારિત અભિગમ ફક્ત આગ્રહ રાખે છે કે વિદ્યાર્થી ટીમોએ સમસ્યાને સંતોષકારક રીતે હલ કરવી જોઈએ અન્ય કોઈ આવશ્યકતાઓ આગળ જણાવેલ નથી આ બંને આવશ્યકતાઓ વચ્ચે નોંધપાત્ર તફાવત છે પ્રોજેક્ટ આધારિત અભિગમમાં આગળ આપણી પાસે ચોક્કસ વપરાશકર્તાની આવશ્યકતાઓ હોય છે અને અંતે આર્ટિફેક્ટ માટે તે આવશ્યકતાઓને સંતોષવી આવશ્યક છે સમસ્યા આધારિત સૂચનામાં એવું નથી તેની સરખામણી ખર્ચ જરૂરી સંસાધનો અને તેના આધારે કરી શકાય છે જો તમે પ્રોગ્રામ અભ્યાસક્રમમાં સમસ્યા આધારિત સૂચનાના સમાવેશને જોશો તો પ્રોજેક્ટ આધારિત સૂચનાને અભ્યાસક્રમમાં સમાવિષ્ટ કરતી વખતે જે પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો તે જ પ્રકારની સમસ્યાઓ અહીં પણ દેખાશે કેટલીક સંસ્થાઓમાં તબીબી વ્યવસાયમાંના સંપૂર્ણ પ્રોગ્રામો પીબીઆઈનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યા છે જો કે એન્જિનિયરિંગ પ્રોગ્રામમાં આવો અભિગમ તદ્દન દુર્લભ છે એન્જિનિયરિંગ પ્રોગ્રામ્સમાં પીબીઆઈ ઘણી વાર ઓછા સંખ્યાના કોર્સ સુધી મર્યાદિત હોય છે પીબીઆઈમાં ઉપયોગમાં લેવામાં આવતી સમસ્યાઓના મોટા સેટ હજી એન્જિનિયરિંગ ડોમેનમાં ઉપલબ્ધ નથી જ્યારે આવા મોટા સેટ્સ મેડિકલ ડોમેનમાં ઉપલબ્ધ છે સંસ્થાઓએ પીબીઆઈને તેમના પ્રોગ્રામોમાં શામેલ કરવાની ઇચ્છા અને કેટલી હદ સુધી પ્રયોગ કરવાનો તે નક્કી કરવાની જરૂર છે એન્જિનિયરિંગ શિક્ષણમાં પીબીઆઈના ઉપયોગ સંબંધિત સાહિત્યમાં નોંધાયેલા તમામ કેસ સ્ટડીઝ ફક્ત આ અભિગમને ખૂબ જ મર્યાદિત ફેશનમાં વાપરવાની વાત કરે છે કદાચ સેમેસ્ટરમાં એક અથવા બે અભ્યાસક્રમોની મદદ કરવા માટે મોટે ભાગે ફક્ત બે કે ત્રણ સેમેસ્ટરમાં તે અભ્યાસક્રમમાં તબીબી શિક્ષણના કિસ્સામાં જેટલા વિસ્તૃત રીતે શામેલ નથી તે ફક્ત એક કે બે કોર્સના બદલે 2 થી 4 સેમેસ્ટરમાં હોઈ શકે છે અગાઉ સૂચવ્યા મુજબ ત્યાં ઘણા પરિસ્થિતિગત અને અમલીકરણના પ્રશ્નો છે જ્યારે વ્યાપક સાર્વત્રિક સિદ્ધાંતો દરેક જગ્યાએ સમાનતા ધરાવે છે ત્યાં ચોક્કસ પરિસ્થિતિઓના આધારે ભિન્નતા હોય છે સૌથી મોટો પડકાર એ એક મોટો વર્ગ કદ હશે પીબીઆઈ ફક્ત 5 થી 7 જેટલા નાના જૂથો સાથે જ શ્રેષ્ઠ કાર્ય કરે છે કારણ કે તેમને એકબીજા સાથે ખૂબ નજીકથી સંપર્ક કરવાની જરૂર છે અને તેઓએ ચર્ચા કરવાની જરૂર છે અને તેમને ઉકેલોને શોધવાની જરૂર છે ખૂબ નાના કદ ની ટીમ પીબીઆઈ અભિગમ માટે શ્રેષ્ઠ છે અને આવા જૂથો બનાવો અને આ બધા જૂથોને સમાન સમસ્યા પર કાર્યરત કરો એ ઉકેલોમાંથી એક હોઈ શકે છે એટલે કે તમે નાના જૂથો બનાવો છો પરંતુ તે જ સમસ્યા બધા જૂથોને આપો અમે સંસાધનોના ઘણાં સેટ પ્રદાન કરી શકીએ છીએ આ પ્રશિક્ષક પરનો ભાર ઘટાડશે અન્યથા તે ઘણી સમસ્યાઓ ઊભી કરે છે તેમની દેખરેખ સંસાધનો પૂરા પાડવા ખૂબ જ મુશ્કેલ હોવાનું સાબિત થઈ શકે છે ટીમોને બહુવિધ સમસ્યાઓ માટે સાથે રહેવા દો જેથી તેઓ સહયોગી કાર્યના ફાયદાઓને અનુભવી શકે તેનો અર્થ એ કે વિસ્તૃત સમયગાળા માટે સમાન ટીમોને વિવિધ સમસ્યાઓ પર એક સાથે કામ કરવા દો જૂથો સુધારશો નહીં અને મોટી સંખ્યામાં નાના જૂથોના સંચાલન માટે વ્યૂહરચના જરૂરી છે પછી ત્યાં શીખનારની અનિચ્છા હોઈ શકે છે પ્રથમ વખત પીબીઆઈનો સામનો કરી રહેલા શીખનારાઓને કદાચ પીબીઆઈથી અસ્વસ્થતા હશે ખાસ કરીને જો અગાઉના અનુભવે વિદ્યાર્થીઓને શિક્ષક આધારિત શિક્ષણ પદ્ધતિથી આરામદાયક બનાવ્યા છે જ્યાં બધું જ શિક્ષક દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે શિક્ષક નિર્ણય લે છે અને આવશ્યકપણે બધી માહિતી પ્રદાન કરે છે વિદ્યાર્થીઓ નિષ્ક્રીય ભૂમિકા ભજવી શકે છે અને તેની સાથે કાર્ય પૂર્ણ થઈ શકે છે વિદ્યાર્થીઓ તરફથી કોઈ જવાબદારી નથી જો તેઓ ભણતરની આ શૈલીથી ટેવાયેલા છે તો તેઓ હંમેશાં શિક્ષક જ તેમને બધું જ પ્રદાન કરવા માટે છે તેવી આશા રાખે છે આ તેમણે ચમચીથી ખવડાવવામાં આવે તે પ્રકારનું છે પરંતુ જે સમસ્યા આધારિત અભિગમ છે તે માટે વિદ્યાર્થી તરફથી નોંધપાત્ર પ્રયત્નોની જરૂર છે તેથી શરૂઆતમાં તેઓ તેના માટે અનિચ્છા કરી શકે છે સમજણ વ્યક્ત કરવી સ્વતંત્ર સંશોધન કરવું અને જૂથોમાં કામ કરવું એ તેમને ખૂબ ભારણ તરીકે દેખાઈ શકે છે જો વિદ્યાર્થીઓ હજી સુધી આ અભિગમથી પરિચિત ન હોય તો પ્રશિક્ષકોએ તેમની શિક્ષણ પ્રક્રિયાની શરૂઆતમાં નોંધપાત્ર પ્રયત્નોનું રોકાણ કરવું આવશ્યક છે સમસ્યાના પ્રકાર અને જટિલતાને શીખનારાઓની પરિપક્વતા સાથે મેળ ખાવાની જરૂર છે આ પણ ખૂબ મહત્વનું છે જો સમસ્યા ખૂબ જ સરળ હોય તો વિદ્યાર્થીઓને ખરેખર પ્રયત્નો કરવાની કોઈ પ્રેરણા ન આવી શકે જો સમસ્યા ખૂબ જટિલ છે તો પછી શીખનારાઓ રુચિ ગુમાવી શકે છે અને તેઓ નિરાશની સ્થિતિમાં આવી શકે છે અને સમસ્યાથી દૂર થઈ શકે છે પીબીઆઈની સફળતા માટે પ્રશિક્ષક અને સંગઠનની સંપૂર્ણ પ્રતિબદ્ધતા જરૂરી છે દેખીતી રીતે પીબીઆઈને તેની સાચી ભાવનાથી અમલમાં મૂકવી આવશ્યક છે વિદ્યાર્થીઓ દ્વારા ઉકેલી શકાય ફક્ત તે માટે કેટલીક સમસ્યાઓ સોંપવી એવું નથી બાકી અભ્યાસ પરંપરાગત શિક્ષણ જ રહે છે આ અર્થમાં કે બાકીનું બધું સરખું છે ફક્ત આપણે અમુક સોંપણીઓ આપીએ છીએ અને તેમને કરવા માટે કહીએ છીએ તેનાથી તે સમસ્યા આધારિત અભિગમ બનતું નથી પીબીઆઈની સફળતા માટે યોગ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ આવશ્યક છે એવા સ્થાનો હોવા જોઈએ જ્યાં તેઓ એક જૂથ તરીકે સાથે બેસી શકે ચર્ચા કરી શકે અને નોંધો બનાવી શકે અને પ્રશિક્ષક મોનિટર કરવામાં સમર્થ હોવા જોઈએ પીબીઆઈની સફળતા માટેની બીજી ચાવી એક અત્યંત મહત્વપૂર્ણ છે તે છે દરેક પ્રક્રિયાના પગલા પર માહિતી અને સંદેશાવ્યવહાર સાધનોનો વ્યાપક ઉપયોગ થશે ખાસ કરીને પ્રતિબિંબીત સામયિકોનું રેકોર્ડિંગ ચર્ચાની વિગતનું રેકોર્ડિંગ અને તેમના સંશોધન તારણોને વહેચવાં॰ જો આ બધું યોગ્ય આઇસીટી ટૂલ્સનો ઉપયોગ કરીને કરી શકાય છે તો અમલની પ્રક્રિયા નોંધપાત્ર રીતે સરળ બની રહેશે અને પછીની સમીક્ષા માટેના રેકોર્ડ્સ રાખવા પણ નોંધપાત્ર રીતે સરળ હશે જો સમસ્યા આધારિત સૂચનાનો અભિગમને સફળ કરવો હોય તો સંસ્થાઓએ ખૂબ મોટા પાયે આઇસીટી અપનાવવું આવશ્યક છે અલબત્ત આ અભિગમ વિના પણ આઇસીટીનો ઉપયોગ ખૂબ જ જરૂરી બની ગયો છે તેથી આ કોઈ પણ સંસ્થા માટે યોગ્ય રોકાણ હશે પરંતુ પીબીઆઈની સફળતા માટે આઇસીટીનો વ્યાપક ઉપયોગ ખૂબ ખૂબ મદદરૂપ થશે અભ્યાસ તમે ભણાવી રહ્યાં છો તેવા અભ્યાસક્રમોમાં પીબીઆઈની શક્યતા અને ઇચ્છનીયતા વિશે ચર્ચા કરો com પર આ અભ્યાસનાં પરિણામો મોકલવા બદલ આભાર આગામી એકમમાં આપણે સૂચના માટેના પ્રાયોગિક અભિગમ પર ધ્યાન આપીશું ઇજનેરી શિક્ષણમાં જે પડકારો આવે છે તેના પર ધ્યાન આપવા માટે એન્જિનિયરિંગ શિક્ષણમાં આવતા ત્રણ મોટા પરિવર્તન એ સૂચના પ્રત્યેનો પ્રોજેક્ટ આધારિત અભિગમ સૂચના પ્રત્યેની સમસ્યાનો આધારિત અભિગમ સૂચના તરફનો પ્રાયોગિક અભિગમ છે આપણે પ્રોજેક્ટ આધારિત અભિગમ અને પછી સમસ્યા આધારિત અભિગમ જોયા આગામી એકમમાં આપણે સૂચના માટેના પ્રાયોગિક અભિગમ પર ધ્યાન આપીશું આભાર ત્યાં સુધી અલવિદા